તેથી તેને અસરકારકતા NTU પદ્ધતિ કહેવામાં આવે છે NTU એટલે વહન થતા એકમોની સંખ્યા જ્યારે આપણે એપ્સીલોન NTU પદ્ધતિ તારવીએ ત્યારે આપણે NTUની વ્યાખ્યા જોઈશુ તેથી અત્યારે હું તેની ઉપર વધારે કહીશ નહીં હવે અહીં એ મહત્વનું છે કે આ પદ્ધતિની ઉત્પત્તિ એ હકીકત પર આધારિત છે કે ઉદ્યોગોમાં ઘણીવાર આ હીટ એક્સ્ચેન્જર રિએક્ટર સાથે અથવા આઉટલેટ પ્રવાહ સાથે અથવા ચિલ્લર અથવા કોઈ અન્ય પ્રક્રિયા સાધનો સાથે જોડાયેલા હોય છે તેથી ઘણી વાર આપણે આઉટલેટ તાપમાન અંગેની પ્રાથમીકતા જાણતા નથી તેથી યાદ રાખો કે એકવાર શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જર બનાવ્યા પછી તેની ડિઝાઇન કરવાનો કોઈ અર્થ નથી તેથી એક સંભાવના છે કે તમે હીટ એક્સ્ચેન્જર બનાવો તે પહેલાં તેની ડિઝાઇન કરવા માંગો છો બીજી સંભાવના એ છે કે હું પ્રક્રિયામાં ફેરફાર કરવા માંગુ છું યાદ રાખો કે મેં તમને બેટરીનું ઉદાહરણ આપ્યું હતું જેમાં તેઓ MnO2 બનાવે છે તેથી તે પ્લાન્ટમાં એસિડિકacidicતેજાબયુક્ત અને આલ્કલાઇનalkalineબેઇઝયુક્ત MnO2 બનાવે છે તેથી જુદા જુદા રસાયણો બનાવવા માટે તમે નવો પ્લાન્ટ બનાવતા નથી પરંતુ તમે હંમેશાં બનાવેલ ઉપકરણો અને પ્રક્રિયાને મહત્તમ બનાવવાનો પ્રયાસ કરો છો તેથી ઘણીવાર ચોક્કસ આઉટલેટ તાપમાન કેટલું છે તે જાણતા હશો અને ઘણીવાર નથી જાણતા અથવા કેટલીકવાર તે ઊલટું હોઈ શકે છે આઉટલેટ તાપમાન ઉલ્લેખિત થયેલ હોઈ શકે છે કારણ કે રિએક્ટર માટેની ઇનલેટ શરતો અથવા પ્રારંભિક શરતો શું હોવી જોઈએ તે તમે જાણતા હશો પરંતુ તમને ખબર નહીં હોય કે હીટ એક્સ્ચેન્જરની ઇનલેટ શરતો શું છે કારણ કે તે કેટલીક અન્ય પ્રક્રિયા સાથે જોડાય છે તેથી તે જાણવામાં આવ્યું છે કે ઘણી ઔદ્યોગિક સેટિંગ્સમાં 'ચાર' તાપમાનમાંથી માત્ર બે જ તાપમાન જાણીતા હોઈ છે હું એમ પણ કહી શકું કે તે ઉલ્લેખિત થઈ શકે છે કારણ કે યાદ રાખો કે તમે હંમેશા બનાવટ પહેલાં ડિઝાઇન કરવામાં રસ ધરાવો છો તેથી 4 તાપમાનમાંથી ફક્ત બે જ ઉલ્લેખિત થઈ શકે છે હવે જો તમે ∆Tlmtd પદ્ધતિનો ઉપયોગ કરો છો તો યાદ રાખો કે આપણે ∆Tlmtd ઉદાહરણમાં આપણે જોયું કે જો આપણે 3 તાપમાન જાણતા હોઈ તો આપણે 4થુ તાપમાન શોધી શકીએ છીએ તેથી જો આપણે કોઈ 3 જાણતા હોઈ તો તમે ઠંડા પ્રવાહ માટે h ∆Th c ∆Tc લખીને 4થુ એક શોધી શકવા જોઈએ પરંતુ જો ફક્ત બે તાપમાન જાણીતા હોય તો પણ તમે ∆Tlmtd નો ઉપયોગ કરી શકો છો તેનો અર્થ એ નથી કે તમે તેની રીતને વાપરી શકતા નથી તેથી તમારી પાસે q એ ગરમ તરલ માટે h છે આ સંબંધનો ઉપયોગ કરીને તમને ખરેખર 3 સમાનતા મળે છે તેથી તમે તાપમાનમાંનું એક તાપમાન શું છે તેનો અંદાજ લગાવી શકો છો તેથી પહેલું પગલું કહી શકીએ કે Thi અને Tci તમને આપવામાં આવે છે અને ગરમ તરલ અને ઠંડા તરલના ઇનલેટ તાપમાન આપવામાં આવે છે હવે આપણે Tho અને Tco શું છે તે જાણતા નથી તમે ફક્ત આ બે જથ્થાને જાણો છો આ બે જથ્થાને જાણતા નથી તેથી જો હું ∆Tlmtd પદ્ધતિનો ઉપયોગ કરું છું તો તેના વિશે આગળ વધવાની રીતનુ હું અનુમાન કરી શકું છું કે Tho શું હોવું જોઈએ આમાંથી હું Tco નો અંદાજ લગાવી શકું છું હું સરળતાથી mCp ∆T સમાનતા લખી શકું છું તેથી હું તે અંદાજ લગાવી શકું છું અને હું ઠંડુ આઉટલેટ તાપમાન શોધી શકું છું પછી અહીંથી હું UA ∆Tlmtd શોધી શકું છું એમ ધારીને કે ક્ષેત્ર અને વહન સહગુણાંક વધુ છે હું ∆Tlmtd શોધી શકું છુ આ mCp∆T સાથે મેળ ખાતુ નથી તેથી આ તેના બરાબર થશે નહીં કારણ કે તમે જે પ્રારંભિક અનુમાન લગાવ્યું તે બરાબર નથી તેથી ધારો કે તે એક પુનરાવર્તિત સમસ્યા ઉભી કરી શકે છે તમે પુનરાવર્તિત યોજના કેવી રીતે સેટ કરો છો આના આધારે q શું છે અને UA ∆Tlmtd શું છે તે આપણે જાણીએ છીએ તેથી આપણે આ અંતરને આધારે Tco શું છે તેનો સ્વતંત્ર રીતે અંદાજ કાઢી શકવા જોઈએ તેથી આપણે Tco નો ઓબ્જેક્ટીવ તાપમાન તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અને ત્રુટીને ન્યુનતમ કરી શકીએ છીએ પછી આપણે Tco નો આ બે સુત્રોથી અંદાજ કાઢીને મેળવવુ તે એક ઉપાય છે આ સમસ્યા ઉકેલવા માટે બીજી ઘણી રીતો છે તેથી બધાં 4 તાપમાનનો અંદાજ કાઢવા માટે તમારે પુનરાવર્તિત યોજનાનો ઉપયોગ કરવાની જરૂર છે તેથી તે કરવુ સરળ નથી તેથી હકીકતમાં એપ્સીલોન NTU પદ્ધતિ એટલે જ શોધવામાં આવી હતી કે જ્યાં તમારે આવી બોજારૂપ પુનરાવર્તિત યોજનાને અનુસરવાની જરૂર નથી તમે ફક્ત એપ્સીલોન NTU પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો જે તમને હીટ એક્સ્ચેન્જરને ડિઝાઇન કરવાની ખૂબ જ ભવ્ય રીત આપે છે અને આપણે બાકી રહેલા લેકચરમાં તે જ જોવાના છીએ તેથી હું એપ્સીલોનને હીટ એક્સ્ચેન્જરની કાર્યક્ષમતા અથવા અસરકારકતા તરીકે વ્યાખ્યાયિત કરું છું તેથી એપ્સીલોન એ હીટ એક્સ્ચેન્જરની અસરકારકતા છે અને તે વહન થતી ઉષ્માની વાસ્તવિક માત્રા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે q અને મહત્તમ શક્ય હીટ ઉષ્માવહનનો ભાગાકાર છે તેથી હવે જો હું qmax નો અંદાજ કેવી રીતે કાઢવો તે જાણું છું તો ઉષ્માવહનની કાર્યક્ષમતા શું છે તે શોધી શકુ છુ હું qmax કેવી રીતે શોધી શકું કોઈપણ હીટ એક્સ્ચેન્જરમાં તાપમાનના તફાવતની મહત્તમ શક્યતા શક્ય છે આપણે જાણીએ છીએ કે ખરેખર તે શક્ય નથી તેથી ઉદાહરણ તરીકે જો હું કાઉન્ટર પ્રવાહ લઉં તો આપણે જાણીએ છીએ કે તે ચોક્કસપણે સમાંતર પ્રવાહના કિસ્સામાં નથી ધારો કે હું કાઉન્ટર પ્રવાહ લઉં છું તેથી તમને આ તાપમાન પ્રોફાઇલ મળશે અને તે સમાંતર નથી ચાલો આપણે કહીએ કે આ તાપમાન પ્રોફાઇલ છે તો આ ગરમ પ્રવાહ છે અને આ ઠંડા પ્રવાહ છે તેથી તે Tci અને Tco છે હવે તે પરિસ્થિતિ હોઈ શકે છે કે ઠંડા પ્રવાહનું તાપમાન હંમેશાં વધશે જ તે ક્યારેય ઘટતું નથી તે હંમેશાં સંવેદનશીલ ઉષ્મા મેળવે છે તેથી તે હમેશા વધતું જ જાય છે હવે જ્યારે હું ઠંડા પ્રવાહને અચળ તાપમાન પર જાળવુ ત્યારે મહત્તમ શક્ય તાપમાનનો તફાવત કેટલો છે કાઉન્ટર પ્રવાહમાં તે તાપમાનનો તફાવત મહતમ છે જ્યાં ઠંડા તરલનું તાપમાન બદલાતું નથી હું આ કેવી રીતે મેળવી શકું આપણે કેટલાક ખાસ કિસ્સાઓ તરફ ધ્યાન આપ્યું હું તે જ વસ્તુ કરી શકું છું બરાબર ને હા ખરેખર તમે કોઈ પણ રીતે તે કરી શકો છો તેનાથી કોઈ ફરક પડતો નથી તેથી આનો સરળ અર્થ એ છે કે આ તાપમાનનો મહત્તમ શક્ય તફાવત તમે હીટ એક્સ્ચેન્જરમાં પ્રાપ્ત કરી શકો છો તે કોઈપણ સ્થાન પર તમે જોઈ શકો છો અને આ મહત્તમ શક્ય છે આ સૈદ્ધાંતિક મહત્તમ શક્ય તાપમાન તફાવત છે જે તમે મેળવી શકો છો તેથી હવે આપણે શોધી શકીએ કે આ શું છે તેથી જો આપણે મહત્તમ શક્ય તાપમાનનો તફાવત જાણતા હોઈએ તો આપણે મહત્તમ શક્ય ઉષ્માવહન દર કેવી રીતે શોધી શકીએ યાદ રાખો કે આપણે qmax જોઈએ છે ∆Tmax નહિ આપણે ∆Tmax જોઈએ છે પરંતુ ખરેખર કાર્યક્ષમતાને નિર્ધારિત કરવા માટે આપણને qmaxની જરૂર છે અને મહત્તમ શક્ય ઉષ્માવહન દરની જરૂર છે તેથી આપણે તે કેવી રીતે શોધી શકીએ તમને યાદ હશે કે q એ mCp ∆T તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી કોઈ સહજતાથી અનુમાન કરી શકે છે કે qmax ને ∆Tmax સાથે કંઈક કરવાનું છે પરંતુ સવાલ એ છે કે તમારે શું કરવું જોઈએ તમારે mCpનો ઉપયોગ કરવો જોઈએ અહીં આપણી પાસે બે mCp છે તમારી પાસે ગરમ તરલની mCp અથવા ઠંડા તરલની mCp છે મહત્તમ ઉષ્માવહન દરને નિર્ધારિત કરવા માટે શાનો ઉપયોગ કરવો જોઈએ તો તેનો ઉપયોગ કરવો જોઈએ કે જે ઊચુ છે ના ખરેખર નહી માની લો કે હું કહું છું કે સ્થિર સ્થિતિ હેઠળ c અને Tho નો ઉપયોગ કરવો જોઈએ તેથી તે સરળ સ્થિર સ્થિતિ સંતુલન છે હવે ધારો કે ઠંડા તરલનું mCp એ ગરમ તરલના mCp કરતા ઓછું છે હવે સૈદ્ધાંતિક રીતે શોધવાનુ છે કે આ બેમાંથી કયા પ્રવાહ મહત્તમ તાપમાન તફાવત ધરાવે છે તેથી મહત્તમ ઉષ્માવહન દર શોધવા માટે તમારે જેનો ઉપયોગ કરવાની જરૂર છે તે સૈદ્ધાંતિક રીતે શોધી શકાય છે કે કયા પ્રવાહથી સૈદ્ધાંતિક તાપમાનમાં તફાવત પ્રાપ્ત થાય છે ફક્ત તે જ પ્રવાહના mCpનો મહત્તમ ઉષ્માવહન દર શોધવા માટે તમારે ઉપયોગ કરવો પડશે તો Qmax એ તે પ્રવાહનો mCp છે ચાલો આપણે તેને ∆Tmax કહીએ તેથી એ શોધવાનું છે કે કયો પ્રવાહ સૈદ્ધાંતિક રીતે મહત્તમ ઉષ્માના મહત્તમ તાપમાનના તફાવતને પ્રાપ્ત કરશે આપણે આ કેવી રીતે શોધી શકીએ તેથી જો c એ h કરતા ઓછી હોય તો શામાં તાપમાનનો મહત્તમ તફાવત હશે તો તે ઠંડા તરલ છે તેથી તે શોધવું ખૂબ જ સરળ છે તેથી Tco - Tci એ Thi - Tho કરતા હંમેશા વધારે રહેશે તેથી સૈદ્ધાંતિક રીતે કયા પ્રવાહમાં મહત્તમ તાપમાન તફાવત શક્ય છે તે શોધવા માટેનો સ્પષ્ટ રસ્તો આપે છે તેથી જો ઠંડા તરલની mCp એ ગરમ તરલના mCp કરતા ઓછી હોય તો તે ઠંડા તરલ છે એટલે કે હંમેશાં ઠંડા તરલ દ્વારા મહત્તમ તાપમાન તફાવત પ્રાપ્ત કરશે જો આપણે ધારીએ કે આ ઠંડા તરલની mCp એ ગરમ તરલની mCp કરતા ઓછી હોય તો યાદ રાખો કે આ Cp એ તરલનો ગુણધર્મ છે અને m એ પ્રવાહનો દર છે તેથી ખરેખર m પાસે નિયંત્રણક્ષમ પરિમાણ છે કારણ કે તમારી પાસે એક પંપ છે તરલને પ્રવાહિત કરશે અને Cp એ એક આંતરિક પરિમાણ છે તેથી તમે આને નિયંત્રિત કરવા માટે સમર્થ હોવા જોઈએ કે કયું એક મહત્તમ છે અને કયું ન્યુનતમ છે તેથી તરલની ક્ષમતા જે સમૂહ પ્રવાહ દર સાથે ગુણાકાર થાય છે અને જે ઓછામાં ઓછું હોય તે તરલ પ્રવાહ મહત્તમ તાપમાનનો તફાવત ધરાવે છે તેથી qmax એ min × ∆Tmax દ્વારા વ્યાખ્યાયિત થાય છે તેથી આ એક મહત્વપૂર્ણ નિરીક્ષણ છે મહત્તમ શક્ય ઉષ્માવહન દર એ આવશ્યકપણે ન્યુનતમ mCpનો મહતમ તાપમાન તફાવત સાથેનો ગુણાકાર છે જે બે પ્રવાહોના ઇનલેટ તાપમાનમાં તફાવત છે તો હવે આપણે જાણીએ છીએ કે qmaxને કેવી રીતે વ્યાખ્યાયિત કરવુ તેથી આપણે ફક્ત કાર્યક્ષમતા તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી જો હું આ ઉદાહરણ માટે ઠંડા તરલની દ્રષ્ટિએ કાર્યક્ષમતાને વ્યાખ્યાયિત કરું છું તેથી તે c નો c સાથેનો ભાગાકાર છે તો એમ માનીએ કે ઠંડા તરલનો mCp એ ગરમ તરલના mCp કરતા ઓછો છે તેથી આ એક ખૂબ જ સામાન્ય વ્યાખ્યા છે તેથી તે તમારા પર આધારિત છે કે કયા તરલમાં મહત્તમ તાપમાન રહે છે જે તમે હંમેશા મહત્તમ તાપમાનના તફાવતનો ન્યુનત્તમ ક્ષમતા સાથેના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત કરી શકો છો અને તમે કહો છો કે સૈદ્ધાંતિક મહત્તમ શક્ય ઉષ્માવહન દર શું હશે તેથી જો માની લો કે ગરમ તરલની mCp એ ઠંડા તરલની mCp કરતા ઓછી છે તો તમે તરત જ qqmaxc mCpc તરીકે વ્યાખ્યાયિત કરી શકો છો તેથી અહીંથી આપણે જોઈ શકીએ છીએ કે Thi - Tho Thi - Tci છે તેથી આ તાપમાનમાંથી એકને દૂર કરવાની પદ્ધતિ પ્રદાન કરે છે યાદ રાખો કે તમને અહીં આ સુત્રમાં તાપમાન મળ્યા છે તે તાપમાનમાંથી એકને દૂર કરવાની પદ્ધતિ પ્રદાન કરે છે આપણે અહીંથી Tho ને દૂર કરીશું આપણે તે કેવી રીતે કરવું તે ટૂંક સમયમાં જોઈશું તેથી તેનો સરળ અર્થ એ છે કે આપણે ફક્ત હીટ એક્સ્ચેન્જરની કાર્યક્ષમતા જાણવાની જરૂર છે જો આપણે હીટ એક્સ્ચેન્જરની કાર્યક્ષમતાને જાણીએ છીએ તો પછી તમે ઇનલેટ તાપમાનના આધારે ગરમ તરલના આઉટલેટ તાપમાનનો સ્વતંત્ર રીતે અંદાજ લગાવી શકો છો તો ચાલો સમાંતર પ્રવાહનો કિસ્સો લઇએ તેથી તમે છેલ્લા લેકચરમાંથી યાદ કરી શકો છો તેથી ∆T બરાબર શું થાય એ કોઈને યાદ છે તો તે -UA1CpmCp છે કારણ કે જો તમે આમાં ફેરફાર કરો તો તમને જે મળશે તે qUA ∆Tlmtd છે તો હવે ધારો કે હું માનું છું કે ગરમ તરલનું mCp ન્યુનતમ છે ધારો કે તે એક ઠંડા તરલના mCp કરતા નાનો છે તેથી હવે હું આને -UA1Cpmin તરીકે ફરીથી લખી શકું છું તેથી મેં ન્યૂનત્તમ બહાર કાઢયું છે જે આ ગરમ તરલ mCpના કિસ્સામાં છે તેથી જો હું ક્ષમતાઓ ન્યુનતમથી મહત્તમના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત કરું છું તેથી હું તેને Cr તરીકે વ્યાખ્યાયિત કરું છું તેથી હું આ અહીં મૂકી શકું છું તો હું જે મેળવીશ તે ∆T UA1CrT છે હવે તે Thi - Tci છે કૃપા કરીને એક ઘાતાંકીય ઉમેરો તો Tout એ Tho - Tco છે તેથી જ તે સમાંતર પ્રવાહ છે જે આપણે જોઈ રહ્યા છીએ કે સમાંતર પ્રવાહ એ Thi - Tci દ્વારા વિભાજિત કરવામાં આવે છે જે ઇનલેટ પ્રવાહ છે તેથી હવે આપણે આને Tho - Thi તરીકે ફરીથી લખી શકીએ છીએ હું જે કરું છું તે હું ઇનલેટ અને આઉટલેટ પ્રવાહનું તાપમાન વત્તા Thi - Tci દ્વારા વિભાજીત કરીને ઉમેરીને બાદ કરું છું મેં અહીં કંઇ પણ અલગ કર્યું નથી મેં ફક્ત Tci ઉમેર્યા છે અને Tciને બાદ કરયા છે અને તે કોઈ પણ પદના ઘાતાંકીય બરાબર હોવું જોઈએ તેથી આપણે જાણીએ છીએ કે Thi - Tho 𝜀Thi - Tci ફક્ત અસરકારકતાની વ્યાખ્યા પર આધારિત છે તેથી અહીંથી આપણે આનો વિકલ્પ લઈ શકીએ છીએ તો તમને જે મળશે તે Thi - Tciછે તેથી હવે આપણે Thoને દૂર કર્યા છે આ સુત્રથી આપણે Tco ને ખતમ કરવાની જરૂર છે આપણે આ કેવી રીતે કરીએ આપણે Tco ને કેવી રીતે દૂર કરી શકીએ તો તે આપણે ઉષ્માનું સંતુલન વાપરીને કરી શકીએ છીએ તેથી આપણી પાસે hc છે જે મૂળરૂપે Cr છે તે વ્યાખ્યા છે જે Tco TciThi Tho હોવું જોઈએ તેથી અહીંથી તમે શોધી શકો છો કે Tci - Tco શું છે આપણે અહીંથી Tco ને દૂર કરી શકીએ તે શક્ય છે અલબત્ત હા આપણે જાણીએ છીએ કે Thi - Tho એ 𝜀Thi - Tci છે જે Tco - Tci𝜀Thi - Tci સિવાય બીજું કંઇ નથી તેથી આપણે ફક્ત અહીં મૂકી શકીએ છીએ તેથી તે 𝜀Thi - Tci થશે તેથી મારે હવે જે કરવાનું છે તેના માટે હું અહીંથી Tci અને Tcoને દૂર કરી શકું છું તેથી તે -𝜀Thi - Tci Thi Tci Tci - TcoThi - Tci exp UAmin 1Cr થશે તેથી તે UAmin છે જેને NTU તરીકે ઓળખવામાં આવે છે જેને તમે 'ટ્રાન્સફર યુનિટ્સની સંખ્યા' એટલે કે 'વહન થતા એકમોની સંખ્યા' કહો છો તેથી આ સુત્ર જુઓ તેથી 1UA શું છે તે બંને તરલ વચ્ચે ઉષ્માવહન માટે આપવામાં આવેલ અવરોધ છે અને 1mCp શું છે તે તરલ દ્વારા આપવામાં આવતા અવરોધમાં મહતમ સંવેદનશીલ ઉષ્મા લેવાની ક્ષમતા છે યાદ રાખો mCp એ qmax વ્યાખ્યાયિત કરવા માટે વપરાય છે યાદ રાખો કે qmax ને mCp અને ∆Tmaxના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે તેથી આ તે અવરોધ છે જે તરલ દ્વારા આપવામાં આવે છે જેમાં મહત્તમ સંવેદનશીલ ઉષ્મા લેવાની સૈદ્ધાંતિક ક્ષમતા છે તેથી વાહન થતા એકમોની સંખ્યા એ ખરેખર એક મહત્વપૂર્ણ ડિઝાઇન પરિમાણ છે બંને તરલ વચ્ચેના ઉષ્માવહન માટેનો અવરોધ એ ઉષ્માવહનના ક્ષેત્ર પર આધારિત છે તેથી પછી ડિઝાઇન પરિમાણ આવે છે અને NTU અને mCp તમને તરલ દ્વારા આપવામાં આવતા અવરોધ શું છે કે જે મહત્તમ શક્ય ઉષ્મા લેવામાં સક્ષમ છે તે કહે છે તેથી આપણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ તેથી અંતિમ સુત્ર કંઈક આના જેવું દેખાશે 𝜀 1 exp⁡ NTU1Cr1Cr તેથી મેં જે કર્યું છે તે બીજગણિત મેનીપ્યુલેશન આને ડાબી બાજુ લો આને જમણી બાજુ લો અને એપ્સિલન શું છે તે શોધી કાઢો તેથી જો હું NTU જાણું છું તો હું એપ્સીલોન શોધી શકું છું જો હું એપ્સીલોનને જાણું છું તો હું આ શોધી શકું છું તેથી તે ખૂબ સમર્થ પદ્ધતિ છે યાદ રાખો કે આ સુત્રમાં તાપમાનની નિર્ભરતા નથી હવે જો હું એપ્સીલોન જાણું છું તો તાપમાનમાંનું એક શું છે તે હું શોધી શકું છું તેથી તે એપ્સીલોન યાદ રાખો એપ્સીલોન Thi - Tho અને Thi - Tco ના ભાગાકાર તરીકે આપવામાં આવ્યું છે તેથી જો હું NTU જાણું છું જે ફક્ત UA છે અને mCp પર આધારિત છે તો હું એપ્સીલોન શોધી શકું છું અને જો હું એપ્સીલોન જાણું છું તો હું Tho ને શોધી શકું છું તેથી ત્યાં ગણતરીઓનો ક્રમ હશે જો હું U શોધી શકું છું અને બીજું હું NTU શોધી શકું છું માની લો કે હું ઉષ્માવહનના ક્ષેત્રને પહેલેથી જ જાણું છું તેથી હું mCp દ્વારા UA શોધી શકું છું અહીંથી હું એપ્સીલોનનો અંદાજ લગાવી શકું છું તેથી એપ્સીલોન NTU સંબંધનો ઉપયોગ કરીને હું mCp દ્વારા તરલ પ્રવાહનું આઉટલેટ તાપમાન શોધી શકું છુ હું તરલ પ્રવાહના બાહ્ય તાપમાનને mCp દ્વારા શોધી શકું છું પછી તે કેવી રીતે શોધી શકાય તે જોઈશું અન્ય તાપમાન ફક્ત ઉષ્મા સંતુલનનો ઉપયોગ કરે છે તેથી આપણે જાણીએ છીએ કે ∆Th ∆Tc નો ઉપયોગ કરીને Tco શોધી શકીએ છીએ તેથી આપણે તે આપણને એક જોરદાર પદ્ધતિ મળી છે તેથી તમારે બોજારૂપ ∆Tlmtd પદ્ધતિનો આશરો લેવો ન પડે 4 તાપમાનમાંથી 2ને તમે જાણતા ન હો તો પણ તમે સરળતાથી એપ્સીલોન NTU પદ્ધતિનો ઉપયોગ કરી શકો છો જે તાપમાન શોધવા માટે એક સરસ અને સરળ રીત પ્રદાન કરે છે તમે ઊલટું કરી શકો છો જો તમે આ તાપમાનમાંથી કોઈ એક જાણો છો તો પણ તમે ઉપયોગ કરી શકો છો અને તમે ઉલટુ કરી શકો છો જો તમને કોઈ એક તાપમાન ખબર હોય તો તમે બીજો એક શોધી શકો છો અને તમે એપ્સીલોન શોધી શકો છો NTU શોધી શકો છો અને તમે ક્ષેત્ર શોધી શકો છો તેથી તમે વિપરીત કરી શકો છો જો તમે આપેલ કોયડા માટે ઉષ્માવહનનું ક્ષેત્ર શોધવા માંગતા હો તો તમે વિપરીત કરી શકો છો અને તમને ઉષ્માવહનનું ક્ષેત્ર મળશે જો ક્ષેત્ર અને હીટ એક્સ્ચેન્જરના પરિમાણો આપવામાં આવે છે તો તમે આગળ વધીને બધા તાપમાન શોધી શકો છો તેથી ખાસ કરીને જો તમે થોડી અલગ પ્રક્રિયા માટે સમાન ઉપકરણોનો સેટ વાપરવા માંગતા હોવ તો આ ખૂબ ઉપયોગી છે અને આ ઉદ્યોગમાં ખૂબ જ સામાન્ય છે તેથી એવું ક્યારેય નથી થતું કે તમારી પાસે વ્યક્તિગત રસાયણોના ઉત્પાદન માટે વ્યક્તિગત એકમો હોય તેઓ હંમેશાં વહેંચાયેલા હોય છે ખાસ કરીને ફાર્મા ઉદ્યોગો અને અન્ય ઘણા સ્થળોએ તે બધા ખૂબ વહેંચાયેલા છે તેથી જો તમને ખબર હોય કે તમે નવી પ્રક્રિયા દાખલ કરવા માંગો છો અને તમે નવા રસાયણનું ઉત્પાદન વધારવા માંગો છો તો તમે જાણો છો કે તમે પ્રક્રિયાને કાઢી શકતા નથી તેથી જે અસ્તિત્વમાં છે તે પ્રક્રિયા સાથે તમારે તમારા પરિમાણોને ડિઝાઇન કરવા માટે સક્ષમ થવું જોઈએ કે જેથી તમે ઇચ્છિત આઉટપુટ પ્રાપ્ત કરવા માટે હાલના ઉપકરણોનો ઉપયોગ કરી શકો તેથી આ પ્રકારની વિપરીત ગણતરીઓ તે પ્રકારની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી છે તેથી આવા એપ્સીલોન NTU તમામ પ્રકારના રૂપરેખાંકનો માટે કાર્યરત છે હકીકતમાં હું ભલામણ કરીશ કે તમારે આમાંથી કેટલાક તારવવા જોઈએ અને તેને જાતે જ તપાસો હું તમને આ સુત્રો આપવા જઈ રહ્યો છું તેથી કાઉન્ટર પ્રવાહ માટે 𝜀 1 exp⁡1 Cr exp⁡ છે તેથી તે કાઉન્ટર પ્રવાહ છે અને શેલ અને ટ્યુબ હીટ એક્સ્ચેન્જર માટે હવે આ એક શેલ પાસ માટે અને 2 4 6 વગેરે ટ્યુબ પાસ દેખીતી રીતે તે બેકી સંખ્યા હોવી જોઈએ તેથી 𝜀 21Cr1Cr12 1exp NTU1Cr212 1exp NTU1Cr212 1 તો તે એક શેલ પાસ માટેનું સુત્ર છે અને આ હીટ એક્સ્ચેન્જરના બધા સંયોજનો માટે તારવવામાં આવ્યું છે તેથી તે યાદ રાખો તેથી આપણે હીટ એક્સ્ચેન્જરના તમામ સૈદ્ધાંતિક પાસાઓને પૂર્ણ કરીએ છીએ તેથી હવે આપણે કેટલીક ઉદાહરણ સમસ્યાઓ પર ધ્યાન આપવાનું છે અને આપણે આગળના મુદ્દા પર પ્રયાણ કરીશું હવે આપણે તે કરવા પહેલાં હું NTUના આ ખ્યાલ પર ભાર મૂકવા માંગું છું તમે પહેલીવાર આ કોર્સ સાંભળી રહ્યા હશો અને કદાચ તમે કેમિકલ એન્જિનિયરિંગના કોર્સમાં આ પેહલી વાર સાંભળી રહ્યા હશો તેથી આ એવી વસ્તુ છે જે તમે ઘણી વાર જુદી જુદી ગણતરીઓમાં જોશો તમે વહન થતા એકમો ખ્યાલને વધુ જોશો તે એકમ ખ્યાલ અથવા માસ ટ્રાન્સપોર્ટ કોર્સ માસ ટ્રાન્સપોર્ટ ઓપરેશન કોર્સ ટ્રાન્સફર કરે છે અને હકીકતમાં તમે જોશો કે જ્યારે તમે કોઈ ટાવર ડિસ્ટિલેશન ટાવર અથવા કોઈપણ કોલમ ડિઝાઈન કરો છો ત્યારે ઉચાઇ ડીઝાઇન કરવા માટે ટ્રાન્સફર યુનિટ્સ એ પ્રમાણભૂત એકમો તરીકે ઉપયોગમાં લેવાઈ છે અને લોડીંગ કેટલું છે વગેરે જાણવા માટે ઉપયોગ થાય છે તેથી NTUનો આ ખ્યાલ કેમિકલ એન્જિનિયરિંગમાં અત્યંત મહત્વપૂર્ણ ખ્યાલ છે અને હું તમને ભારપૂર્વક વિનંતી કરું છું કે તમે આ તરફ ખાસ ધ્યાન આપો અને આનો અર્થ સમજવાનો પ્રયાસ કરો યાદ રાખો કે તે એક તરલથી બીજામાં ઉષ્માવહન માટે આપવામાં આવતા અવરોધ અને તરલ દ્વારા આપવામાં આવેલા અવરોધનો ગુણોતર છે જે વહન કરવામાં સક્ષમ છે અથવા જે મહત્તમ શક્ય ઉષ્માવહન કરવામાં સક્ષમ છે તેથી તે એક મહત્વપૂર્ણ વ્યાખ્યા છે અને સમાન વ્યાખ્યાઓ તમે ઘણા વિવિધ સંદર્ભો હેઠળ જોશો